આ લેકચર માં તમારું સ્વાગત છે આ આપનો 31 મો લેકચર છે અને આજે આપણે ડબલ ઇનટીગ્રલ્સ ચાલુ રાખશું પરંતુ પોલર ફોર્મ માં ડબલ ઇનટીગ્રલ્સ એ પોલર ફોર્મ માં ઘણા ઉપયોગી છેઅને આપણે ઘણા બધા દાખલા લઇ ને જોશું કે જો આપણે પોલર ફોર્મ માં ફેરવીએ તો ઇનતેગ્રાંડ અને તેને કરસપોનડીંગ લીમીટ તો આ ઇનટીગ્રલ નું મુલ્યાંકન કરવું ગણું સરળ થઇ જાય છે એટલેપોલર ફોર્મ માટે આપણે જે સ્થિતિ ધ્યાન માં રાખીશું જયારે આપણી પાસે દાખલા તરીકે એવો ડોમેન હોય જેનું પોલર ફોર્મ માં વર્ણન થઇ શકે છે દાખલા તરીકે આપણી પાસે સર્ક્યુલર ડોમેન છે અથવા કોઈ બીજો ડોમેન જેની બાઉન્ડરી r અને જેવા ચલ માં સૂચવેલ છે એવા કેસ માં આપણે ઇનટીગ્રલ ને પોલર ફોર્મ માં અથવા પોતે ઇનતેગ્રાંડ માં ફેરવવાનું વિચારી શકીએ છે એટલેજયારે આપણે x2y2 ના રૂપ માં ઇનટીગ્રલ જોઈએ એટલે ફરીઆપણે પોલર ફોર્મ માં ખબર છે અને તે સંબંધ છે કાઅર્તેસિયન માં xrcos and yrsin એટલેઆ x2y2 એ હવે r2થઇ જશે આ બીજા બધા દાખલા પણ સરળ બનાવે છે એટલે હવે ઇનતેગ્રાંડ ના ઇનટીગ્રલ અને ઇનટીગ્રેશન ના ડોમેન ના આધારે આપણે નક્કી કરશું કે પોલર ફોર્મ માં કરવું સારું છે ચાલો હવે આગળ વધીએ હવેધારો કે આપણી સ્થિતિ કઈંક આવી છેડોમેન એ r2θ વળાંક માં ઘેરાએલો છે એ નો એક ફંક્શન છેઅને બીજો એક વળાંક છે જે નો એક ફંક્શન છે આપણે પોલર કો ઓર્ડીનેટ વિષે વાત કરી રહ્યા છે એટલેમૂળ થી આ પોઈન્ટ સુધી નું અંતર r છેઅને આ થી કોણ 0 જેટલો છે એટલે જયારે પણ ડોમેન એ આ બે વળાંક r1θ and r2θ માં ઘેરાએલો હોય ત્યારે આપણે સરળતા થી પોલર કો ઓર્ડીનેટ ની મદદ થી ઇનટીગ્રેશન કરી શકીએ કારણ કે અહિયાં r ડોમેન ની વિવિધ લીમીટ નું મૂલ્યાંકન કરવું સરળ છે કારણ કે r અહિયાં ડોમેન માં r1θ માં થી પ્રવેશ કરે છે અને r2θ માં થી બહાર નીકળે છે આ કેસ મા અને કોણ માટે પણઆ એ અલ્ફા કોણ માં થી જઈ રહ્યો છે એટલે કોણ એ અલ્ફા કોણ જેટલો છેઅને 2 એ બીટા કોણ જેટલો છે એટલે હવે આપણે પોલર કો ઓર્ડીનેટ ની મદદ થી સરળતા થી ડોમેન વળાંક બનાવી શકીએ પણ જો આપણે કાઅર્તેસિયન ફોર્મ માં અલગ કરીએ તો આ ડોમેન ને કવર કરવામાં ગણી મુશ્કેલી થશેકારણ કે તેની પાસે આ વળાંક છે જેનું r2θ અને r1θ દ્વારા સારી રીતે વર્ણન કરાયું છે એટલે હવે જો આપણી પાસે પોલર કો ઓર્ડીનેટ હોય તો ઇનટીગ્રલ કઈ રીતે રૂપ લેશે જો આપણે ફરી ડોમેન ને કાઅર્તેસિયન ની જેમ અલગ કરીએ નાના સેલ માંઅને અહિયાં આપણે થોડી વાર માટે આ Ai સેલ લઇએ તો આ સેલ માટે આપણી પાસે અહિયાં થી આ પોઈન્ટ સુધી અથવા આ લાઈન પર કોઈ પણ પોઈન્ટ સુધી ની રેડીઅસ છે ri તો મૂળ થી અહિયાં સુધી નું અંતર છે riઅને હવે આપણે ri માં riri જેટલો વધારો કરીએ આ પોઈન્ટ થી બીજા પોઈન્ટ ની રેડીઅસ સુધી પોહચવા માટે Airiri2i2 ri2i2 2ririΔri2i2 riri2riΔi ririi તો આ અલગ છે પેલા કરતા જે કાઅર્તેસિયન વારા કેસ માં હતું તો જયારે આપણે કાઅર્તેસિયન વારા કેસ માં પણ આ જ કર્યું હતું એટલે હવે આપણે અહિયાં આ દિશા માં x જેટલો વધારો મળે છે અને આ દિશા માં y જેટલો અને આ વિસ્તાર હવે Δx અથવા Δy જેટલો થઇ જાય છે પણ આ કેસ માં જયારે આપણે સર્ક્યુલરઅથવા પોલર કો ઓર્ડીનેટ વિષે વાત કરી રહ્યા છે તો આ ડોમેન ના રિજિયન નો વિસ્તાર છેririi જયારે કાઅર્તેસિયન કો ઓર્ડીનેટ માં એ માત્ર x અને y દિશા માં થયેલ વધારા નો ગુણાકાર હતો એટલે અહિયાં આ વધારા નું પરિબળ ri સામે આવ્યુ છે અને તેના જ કારણે હવે આપણે ઇનટીગ્રલ i ને આ ડોમેન માં વ્યાખ્યાયિત કરવું પડશે જેને પોલર ફોર્મ માં આ લીમીટ માં વર્ણવેલ છે હવે આપણે એજ કરશું જો કોઈ ફંક્શન આપ્યું હોઈ તો આપણે તે ફંક્શન વેલ્યુ ની ગણતરી આ પોઈન્ટ rij પર કરશું એટલે ગમે ત્યાં એની વચમાં હવે આ રિજિયન rij પોઈન્ટ અને j પોઈન્ટ ને Aj થી ગુણાકાર કરીએજેમ કાઅર્તેસિયન માં કર્યું હતું પણ અહિયાં આ j1nfrjj Aj છેએટલે હવે આપણે તેને ઇનટીગ્રલ ના સ્વરૂપ માં લખીશું θαrr1rr2frθrdrdθ હેવે આપણે આ ડોમેન માટે આ લીમીટ ધ્યાન માં રાખવી પડશેપરંતુ આ પોલર ફોર્મ માં આપેલી છે એટલે એ r માટે ગણી સરળ છે આપણે ડોમેન માં r1θ થી પ્રવેશ કરીએ છે અને r2θ થી બહાર નીકરિયે છે અને થેતા નો કોણ α થી β માં બદલાતો રહે છે એટલે હવે આ r and θ ની લીમીટ છે અને આપણે ખબર હોવી જોઈએ કે આ r પરિબળ એ પોલર કો ઓર્ડીનેટ સાથે વધારાની સરખામણી માં આવ્યુ છેજ્યાં આપણે માત્ર dx અને dy વાપરતા હતા અહિયાં પણ આપણી પાસે ફંક્શન છે અને તે મૂલ્યાંકન કરેલ r છે r θ કો ઓર્ડીનેટ પરઅને ત્યાં વધારાનો પરિબળ r અને પછી dr dθ હશે અને આ રિજિયન ને આવરી લેવા આપણે અને r ની રેંજ જોવી પડશે θαrr1rr2frθrdrdθ તો હવે આપણે જોસુ કે કાઅર્તેસિયન ઇનટીગ્રલ ને પોલર કો ઓર્ડીનેટ માં કઈ રીતે ફેરવાય આપણે આગળ એ જોઈ ચુક્યા છે કે ઇનટીગ્રલ ને પોલર કો ઓર્ડીનેટ માં કઈ રીતે લખાય જો ધરી લો કે ઇનટીગ્રલ ને પોલર કો ઓર્ડીનેટ ના સ્વરૂપ માં ∬Rfxydxdy આ રીતે આપ્યું છે અમુક રિજિયન R માટે તો તમે આને પોલર ફોર્મ માં ફેરવવા શુ કરશો આપણે આને બદલી નાખશું xrcos અને આને yrsin અને dx dy ને બદલી ને rdrdθ આકરી નાખશું અને r in ને કરસપોનડીંગ આપણે લીમીટ મુકવી પડશે જે R રિજિયન ને આવરી લે તો અહિયાં ∬Gfrcos rsin rdrdθ કારણ કે આનો વિસ્તાર નાનો છે જે આપણે પોલર કો ઓર્ડીનેટ ના કેસ માં જોયું કે rdrdθ છે પણ કાઅર્તેસિયન ના કેસ માં એ dx dy થાય છે તો આ જોતા એ પગલા ઘણા મહત્વના છે કે આપણે xrcos yrsin ને ઇનટીગ્રલ માં મુકીએ અને આ dx dy ને બદલી ને rdrdθ કરીએ અને આ G એ આ જ કુદરતી રિજિયન છે પણ હવે તેને પોલર કો ઓર્ડીનેટ ના સ્વરૂપ માં વર્ણવવામાં આવે છે હવે આપણે અમુક દાખલા લઇ ને જોશું કે ઇનટીગ્રલનું પોલર ફોર્મ માં કઈ રીતે મુલ્યાંકન કરવું જોઈએ તો હવે આપણે દાખલો ગણીએ આપણે એક સર્કલ કે જેની રેડીઅસ r છે તેના ફર્સ્ટ કોડરન્ટ ની રેડીઅસ a નું રિજિયન શોધીએ તો આપણી પાસે એક સર્કલ છે r રેડીઅસ વારુ અને આપણે તેનો રિજિયન શોધીશું તો રિજિયન માટે હવે આપણે એવી ધારણા કરવી પડશે ક આ ફંક્શન f 1 છે અને પછી આપણે તેનું rdrdθ પર ઇનટીગ્રલ શોધીશું જેના થી આપણે રિજિયન મળશે જેમ આપણને કાઅર્તેસિયન કો ઓર્ડીનેટ માં મળ્યું હતું તો અહિયાં સર્કલ નું રિજિયન θ0 to2 મળશે કારણ કે આ ફર્સ્ટ કોડરન્ટછે તો અહિયાં આ સર્કલ છે r રેડીઅસ વારુ તો થેટા નું મૂલ્ય 2 છેઅને તે 2 સુધી જશે તો થેટા નું મૂલ્ય 2 થી 2 વચ્ચે છેઆ લાઈન પર એ 0 છે અને આ લાઈન પર 2 છે અને r 0 થી બદલાતું રેહશેએ આ સર્કલ પર 0 થી ચાલુ થશે r સુધી જે a બરાબર છે તો r ની લીમીટ 0 થી r સર્કલ સુધી એને તે a જેટલું છેઅને થેટા નું મૂલ્ય 0 થી 2 જેટલું છે તો આપણે આ ઇનટીગ્રલ ની ગણતરી કરવી પડશે અને અહિયાં તે r એ a22 છે તો r ઉપર ની લીમીટ a છે એટલે a22 અને પછી બહાર ના ઇનટીગ્રલ માં થી આપણને મળશે જયારે આપણે સાથે એકીકૃત કરીશું તો આપણને 2 મળશેતો આ જ એ સર્ક્યુલર રિજિયન નો વિસ્તાર છે Aθ02r0ardrdθ a222 a24 તો અહિયાં a24 જે આપણે પોલર ફોર્મ માં પોલર અથવા ઇનટીગ્રલ ની મદદ થી ગણતરી કરી છે પણ જો આપણે આ કાઅર્તેસિયન ફોર્મ માં કરીએ તો એ થોરુક જટિલ છે કારણ કે હવે આપણે x અને y ની લીમીટ દોરવી પડશે જેની અંદર સર્કલ કાઅર્તેસિયન ફોર્મ માં હશે તો પોલર ફોર્મ માં સર્કલ નું સમીકરણ ra હશે આપણે ખાલી રિજિયન ને આવરી લેવા માટે છેઆપણે r0 થી ra સુધી જઈશુંપરંતુ કાઅર્તેસિયન કો ઓર્ડીનેટ માં આ x2y2a2 થશેતો આપણને પેહલા x અથવા y ની લીમીટ પેહલા શોધવી પડશે અને એ હિસાબ થી જ આપણે a2 x2 અને a2 y2 મળશે અને એટલે જ એ ઇનટીગ્રલ ને થોરુક જટિલ બનાવશે હવે આગળ વધીએ આ બીજો દાખલો છે જેમાં આપણે આ ઇનટીગ્રલ ∬Rex2y2dydx ની ગણતરી કરવાની છે અને આ R અર્ધ ગોળ પ્રદેશ છે જે x axis અને વળાંક y1 x2 ની વચ્ચે આવરી લેવાયો છે આ વળાંક y21 x2 છે એટલે x2y21 તો આ સર્કલ છે અને અહિયાં બીજો સર્કલ છે અને પછી x axis અને આપણે વાત કરી રહયા છે અર્ધ ગોળ પ્રદેશની જે x axis અને સર્કલ ના ઉપલા ભાગ દ્વારા આવરી લેવાયો છે જો તમે આ રિજિયન દોરો છો તે 1 ની રેડીઅસ વારો અડધો સર્કલ છે અને પછી આપણી જોડે છે x axis તો આ એ રિજિયન છે જેને આપણે આ બીજા રિજિયન પર એકીકૃત કરવું છે તો ફરી આપણી પાસે આ સર્ક્યુલર રિજિયન છે તો અહિયાં પોલર કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરવો સરળ રેહશે બીજુંઆપણા ઇનટેગ્રાંડમાં x2y2 છે જે ઇનટીગ્રલ ની ગણતરી સરળ કરી દેશે તો જો આપણે હવે ઇનટીગ્રલ ની ગણતરી કરીએ તો તે ∬Rex2y2dydx થશે તો અહિયાં તમે પોલર ના રૂપ માં સૌથી પેહલા ઇનટેગ્રાંડ લખોકારણ કે હવે આપણે ઇનટેગ્રાંડ માં xrcos અને yrsin ની કિંમત મુકીએ છે જેના થી આપણને આ મળશે x2y2r2 તો અહિયાં આપણને આ મળશે θ0r01er2rdrdθθ0er2201dθ12e 1 તો આ પોલર કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરી ને આની ગણતરી કરવી ગણી સહેલી છે તો ચાલો એક નવો દાખલો લઇએબીજો દાખલો જે આપણને વધારે ઊંડાણ માં સમજાવશે તો અહિયાં રિજિયન ની માપણી કરીએ જે કાર્ડિયોઇડ ની અંદર છે r21cos θ અને બહાર નો ભાગ r1 છેસર્કલ છે r1 તો અહિયાં એક વર્તુર છે જેની રેડીઅસ 2 છે સેન્ટર 0 અને પછી આપણી જોડે આ કાર્ડિયોઇડ છે r1 તો આપણને પેહલા આ રિજિયન દોરવું પડશે તો આ કેસ માં આપણી જોડે આ કાર્ડિયોઇડ છે અને સર્કલ ની બહાર r2 છેએનો મતલબ આપણે સર્કલ ની બહાર અને કાર્ડિયોઇડ ની અંદર ની વાત કરી રહ્યા છે તો આ એ રિજિયન છે જેનો વિસ્તાર હવે આપણે શોધવાનો છેઅને આપણે પોલર કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરીશું કારણ કે એ ગણું સહેલું છે θ2π2r221cos rdrdθ θ2π21241cos 2 4 dθ θ2π222cos dθ 42sin 12θsin 2θ 20π2 421224248π તો આકૃતિ માં દોર્યું છે તે આ રિજિયન નો વિસ્તાર છે અને ફરી પોલર કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરી ને આની ગણતરી કરવી ગણી સહેલી છે ચાલો હવે દાખલા નંબર 3 પર જઈએ તો પોલર કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરી ને આપણે R રિજિયન નો વિસ્તાર શોધશું જે xy plane માં છે અને સર્કલ x2y24 દ્વારા બંધ છે y1 લાઈન ની ઉપર અને y3xલાઈન ની નીચે આપણી જોડે 2 લાઈન છે y1 અને y3x અને સર્કલ x2y24 આ છે તો આ સ્થિતિ છે એક સર્કલ અને પછી આ લાઈન y3x અને પછી આ લાઈન y1 y3x અને પછી આ સર્કલ x2y24 હવે સર્કલ દ્વારા બંધ આ લાઈન ની ઉપર અને આ લાઈન ની નીચેતો આ એ શેત્ર છે જેનો વિસ્તાર આપણે હવે પોલર કો ઓર્ડીનેટ નો ઉપયોગ કરી ને શોધીશું તો હવે આ કેસ માં આપણે R અને માટે લીમીટ જોવી પડશે તો આપણે r ની દિશા માં વધી રહ્યા છે તો હવે આ પોઈન્ટ થી અથવા માટે આ પોઈન્ટ થી આપણે ઉપર ની તરફ પેલા પોઈન્ટ તરફ જઈ રહ્યા છેતો આપણને આ 2 કોણ ની જરૂર પડશે અહિયાં અને ત્યાં તો સૌથી પેહલા આપણે આ પોઈન્ટઓ ની ગણતરી કરવી પડશે જ્યાં આ બધી લાઈનઓ ભેગી થઇ છે તો આ y એક લાઈન બરાબર છેઅને પછી આપણી જોડે આ એક સર્કલ છે x2y24 તો જો આપણે y1 મુકીએ તો x3 અથવા 1 મળશે અને આ કેસ માં જયારે y3 x છે ને આપણે ત્યાં મુકીયેતો આપણને x1 અને y3 મળશે તો આમ હવે આપણે સરળતા થી આ કોણ શોધી શકીએ કારણ કે ઉભું અંતર 1 જેટલું છે અને અહી 3 તો હવે θ નો tan એટલે 13અને આપણને 6 મળશે π6π3rcosec θr2r dr dθπ 33 એટલેરિજિયન ની આકૃતિ બનાવવી અને ઇનટીગ્રેશન ની લીમીટ મુકવી એ મહત્વ નું છે હવે નવા દાખલા તરફ આગળ વધીએજો તમને ઘન પદાર્થ નું કદ શોધવું હોઈ જે પેરબોલા ની ઉપર બંધ છે અને નીચે એકમ સર્કલ દ્વારાપેરાબ્લોઈડ z9 x2 y2 તો આ એકમ સર્કલ ની ઉપર આપણને આ પેરાબ્લોઈડ નું કદ મેળવવું છે તો હવે આપણને રિજિયન ખબર છે અને આપણે સરળતા થી લીમીટ દોરી શકીએ છે તો r એ 0 થી 1 તરફ જશે થેટા ની લીમીટ માટે એકમ સર્કલ છે અને તે 0 થી 2πઅને આપણી પાસે ઇનટેગ્રાંડ 9 x2 y2 છે જે r2બની જશે પોલર કો ઓર્ડીનેટમાં અને પછી આપણી જોડે હશે r dr dθતો આ અહિયાં ઇનટેગ્રાંડ છે અને આ r dr dθ તો આ x2y2 પોલર કો ઓર્ડીનેટ માં r2બની જશે તો હવે આપણને મળ્યું 9 r2 અને r dr dθ જેનું મૂલ્યાંકન કરવું ગણું સરળ છે અને આ ઇનટેગ્ર્લનું મૂલ્યાંકન કરશું તો આ લીમીટ માટે એનું મૂલ્ય 172 આવશે હવે છેલ્લો દાખલો ગણો મહત્વ નો છે 00e x2y2dxdy જેને આપણે પોલર કો ઓર્ડીનેટની મદદ થી ગણી શકીએતો 0 થી એટલે આપણે ફર્સ્ટ કોડરન્ટ વિષે વાત કરી રહ્યા છે સુધી અને પછી e x2y2dxdy તો આ રિજિયન માટે r અને ના રૂપ માં એ 0 થી 2 માં છે અને r 0 થી ની વચે અને e x2y2 નો વર્ગ થશે r2અને પછી dr dθ θ02r0e r2r dr dθθ02 12e r20dθ1224 તો આ ઇનટેગ્ર્લ નું મૂલ્ય છે 4જે ગણું સરળ છે પોલર કો ઓર્ડીનેટની મદદ થી પણ જો આપણે કાર્ટેસીઅન કો ઓર્ડીનેટ વાપરીએ તો ગણું મુશ્કિલ છે અહિયાં ઉપર ના દાખલા ના આધારે ની પરંતુ જો તમે આ ધારો I0e x2dx જે બીજા ઇનટેગ્ર્લ બરાબર છે જે હું y ના સંદર્ભ માં કહું છુ તો હવે ઇનટેગ્ર્લ વેરીએબલ નામ ને y કરી દે છે પણ વેલ્યુ માં કોઈ ફેર નહિ આવે અને જો આપણે આ 2 ઇનટેગ્ર્લ નો ગુણાકાર લઇ એ એટલે 0e x2dx0e y2dy I0e x2dx0e y2dy I0e x2dx0e y2dy 00e x2y2dxdy 4 ⟹0e x2dx2 તો નિષ્કર્ષ એ છે ક પોલર સ્વરૂપ માં ડબલ ઇનટેગ્ર્લ ગણું મહત્વ નું છે અને અમુક ઇનટેગ્ર્લ ઘણા સરળ બની જાય છે જે આપણે આગળ જોયું આપણે તેને પોલર કો ઓર્ડીનેટ માં ફેરવી ને સરળતા થી તેનું મૂલ્યાંકન કરી શકીએ અને ઇનટેગ્ર્લ અને ડોમેન ના આધારે આપણે નક્કી કરી શકીએ કે કયું રૂપ સારું છે કાર્ટેસીઅન અથવા પોલર જે આપણે આગળ બધા દાખલા માં જોયું આ અમુક રેફરન્સ છે જેનો ઉપયોગ આપણે આ લેકચર ને તૈયાર કરવા માટે કર્યો છે